આપ સૌને કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ તરફથી મારા પ્રોજેક્ટ સાથી નારાયણ કુણાલ કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગ સાથે હું સાકેત કુમાર છું આજે આપણે NodeMCU અને ESP8266 નો ઉપયોગ કરીને હોમ ઓટોમેશન સિસ્ટમ દર્શાવવા જઈ રહ્યા છીએ મૂળભૂત રીતે અમારા પ્રોજેક્ટનો હેતુ NodeMCU ESP8266 અને MQTT પ્રોટોકોલનો ઉપયોગ કરીને હોમ ઓટોમેશન સિસ્ટમની રચના કરવાનો છે તેથી અમે NodeMCU નો ઉપયોગ કર્યો છે જે MQTT ક્લાયન્ટનો ડેટા વાંચે છે અને ઘરના વિદ્યુત ઉપકરણોની સ્વિચિંગ એક્શનનો નિર્ણય લે છે અને અમે ડેટા વિઝ્યુલાઇઝેશન અને સ્ટોરેજ માટે થિંગસ્પીક કલાઉડનો ઉપયોગ કર્યો છે અમે એવા ઘટકોનો ઉપયોગ કર્યો છે જે NodeMCU ESP8266 ચાર રિલે મોડ્યુલ અલ્ટ્રાસોનિક સેન્સર જે HCSR04 અને પાવર મોડ્યુલ છે અમે કનેક્ટિવિટી મોડ્યુલનો ઉપયોગ કરી રહ્યા છીએ જે Wi Fi IEEE 802 અમે કમ્યુનિકેશન પ્રોટોકોલ MQTT અને HTTP નો ઉપયોગ કરી રહ્યા છીએ અમે અમારા કોડિંગ હેતુઓ માટે આર્ડયૂનો IDE નો ઉપયોગ કર્યો છે અને કલાઉડ પ્લેટફોર્મ થિંગસ્પીક છે અને C અને C ભાષાનો ઉપયોગ કર્યો છે હવે પિન કનેક્શન્સ બરાબર છે મારા પ્રોજેક્ટનું કાર્ય નીચે મુજબ છે આપણે MQTT બ્રોકરનો ઉપયોગ કર્યો છે તેથી MQTT પ્રકાશિત સબ્સ્ક્રાઇબ મોડેલો પર આધારિત છે તેથી એક બ્રોકર તરીકે અમે HiveMQ બ્રોકરનો ઉપયોગ કર્યો છે જે આપણે આપણા લેપટોપ પર ઇન્સ્ટોલ કર્યો છે અને ક્લાયંટ માટે અમે MQTT ડેશનો ઉપયોગ કર્યો છે જે આપણા સ્માર્ટ ફોન પર ઇન્સ્ટોલ કરેલો છે અને NodeMCU પણ MQTT ક્લાયંટ તરીકે કાર્યરત છે તેથી હવે MQTT ક્લાયંટ બે પ્રકારનું છે એક પબ્લિશર છે એક સબ્સ્ક્રાઇબર છે તેથી અહીં NodeMCU એક સબ્સ્ક્રાઇબર તરીકે કામ કરી રહ્યું છે અને MQTT ડેશ એક પ્રકાશક તરીકે કાર્યરત છે તેથી મોબાઇલ દ્વારા અમે અમારા વિદ્યુત ઉપકરણોને નિયંત્રિત કરીશું મોબાઇલથી અમે ડેટા મોકલીશું તે ડેટાના આધારે NodeMCU કાર્યવાહી કરશે મતલબ કે તે રિલે મોડ્યુલ દ્વારા આપણે જે પણ જોડાયેલ છે તેનાથી ફેન બલ્બનું નિર્માણ થશે હવે આપણે એક બીજી વસ્તુ અલ્ટ્રાસોનિક સેન્સરનો ઉપયોગ કર્યો છે તેથી અલ્ટ્રાસોનિક સેન્સર ગતિ શોધને અનુકરણ કરવા માટે વપરાય છે તેથી જ્યારે પણ આપણે અલ્ટ્રાસોનિક સેન્સરની નજીક જઈશું તે બલ્બને સક્રિય કરશે અથવા તે બલ્બને નિષ્ક્રિય કરશે હવે હું આ પ્રોજેક્ટ વિશે ડેમો આપીશ તો આ પ્રોજેક્ટની આપણી સર્કિટ ડાયાગ્રામ સર્કિટ છે તેથી આ NodeMCU છે અને આ પાવર મોડ્યુલ છે અને આ અલ્ટ્રાસોનિક સેન્સર છે અને અહીં આપણે બોર્ડની અંદરના રિલે મોડ્યુલ સાથે કનેક્ટ કર્યું છે ઠીક છે હવે અમે ડેમો આપીશું તેથી અને અહીં આપણી પાસે MQTT ડેશ છે જે પબ્લિશર તરીકે કાર્યરત MQTT ક્લાયન્ટ છે તેથી આમાં આપણી પાસે ચાર પોર્ટ છે રિલે મોડ્યુલ રિલે 1 પોર્ટ રિલેટ 2 રિલે 3 રિલે 4 તેથી જ્યારે આપણે તેના પર ક્લિક કરીએ છીએ ત્યારે તે ડેટાને NodeMCU સર્વર પર મોકલશે પછી NodeMCU સર્વર આ ડેટાના આધારે કાર્યવાહી કરશે હવે આપણે આ ક્લિક બટન પર ક્લિક કરી રહ્યા છીએ તેથી અહીં બલ્બ ચમકતો હોય છે અને જ્યારે આપણે તેને બંધ કરીએ છીએ ત્યારે તે બંધ થઈ રહ્યો છે એ જ રીતે અમે રિલેના તમામ ચાર પોર્ટનું અનુકરણ કર્યું છે જે રિલે ત્રણ છે જે પંખાને નિયંત્રિત કરશે અને જ્યારે આપણે તેને સ્વિચ ઓફ કરીશું ત્યારે તે બંધ થઈ જશે તે જ રીતે અમે બોર્ડ પરના એલઇડી બલ્બનું અનુકરણ કર્યું છે અને અમે તેને બંધ કરીએ છીએ હવે આપણી પાસે અલ્ટ્રાસોનિક સેન્સર છે અલ્ટ્રાસોનિક સેન્સર દ્વારા આપણે ગતિ શોધવાનું અનુકરણ કર્યું છે તેથી જ્યારે આપણે 5 સેન્ટિમીટરથી 50 સેન્ટિમીટરની વચ્ચે નજીક જઈશું ત્યારે તે આપમેળે બલ્બ ચાલુ કરશે તેથી હવે હું અંતર જોઉં છું હવે અંતર 50 સેન્ટિમીટરથી નીચે છે તેથી જ તે ચાલુ થયું હવે ફરી એકવાર જો હું ત્યાં જઈશ તો તે બંધ થઈ જશે હવે જુઓ તે બંધ છે તેથી NodeMCU સર્વર દ્વારા જે કંઇ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે થિંગ્સપીક કલાઉડ પર મોકલવામાં આવી રહી છે તેથી તે ડેટા અહીં છે બધાને નમસ્તે મારું નામ ચંદ્રની રાઈ ચૌધરી છે અને હું આઇઆઇટી ખડગપુર અને CSE વિભાગના પીએચડી રિસર્ચ સ્કોલર છું તેથી હું એક પ્રોજેક્ટ પ્રદર્શિત કરવા જઇ રહ્યો છું આ પ્રોજેક્ટ માર્ગની સપાટીની દેખરેખ તપાસ અને સૂચનાઓ રોડ સર્ફેસ મોનીટરીંગ ડીટેકશન એન્ડ નોટીફીકેશન છે તેથી આ હેતુ માટે હું NodeMCU અને MPU 6050 સર્કિટનો ઉપયોગ કરી રહ્યો છું તેથી અહીં સર્કિટમાં NodeMCU છે અને આ NodeMCU એ MPU 6050 સેન્સર્સ સાથે જોડાયેલ છે તેથી મૂળભૂત બાબતો એ છે કે MPU 6050 સેન્સરમાં એક્સેલેરોમીટર ગાયરોસ્કોપ અને ટેમ્પરેચર સેન્સર હોય છે તેથી આ સેન્સર રસ્તાની સપાટી વિશેના પ્રવેગક એસ્સેલેરેશન ને શોધી કાઢે છે અને તે આ ડેટાને NodeMCU થી મોકલે છે NodeMCU માંથી આ ડેટા એક સર્વર પર જઈ રહ્યો છે તેથી આ કિસ્સામાં મારું લેપટોપ સર્વર તરીકે કાર્ય કરશે તેથી અહીં એક પાયથોન કોડ અહીં ચાલી રહ્યો છે આ સિવાય હું MQTT પ્રોટોકોલનો ઉપયોગ કરી રહ્યો છું તેથી MQTT મૂળભૂત રીતે સબ્સ્ક્રાઇબ મેકેનિઝમ પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે તેથી અહીં પ્રકાશિત કરવા હેતુ હું HiveMQ બ્રોકરનો ઉપયોગ કરી રહ્યો છું અને અહીં બીજું ક્લાયંટ આવશ્યક છે તેથી મારા ફોનમાં એક ક્લાયંટ અહીં છે તેથી તે ક્લાયંટ MQTT ક્લાયંટ છે આ ક્લાયંટ મૂળભૂત રીતે કાર્ય કરે છે અને રસ્તાની સ્થિતિ વિશેની માહિતીને સબ્સ્ક્રાઇબ કરે છે ઉદાહરણ તરીકે તે આપમેળે પ્રદર્શિત થાય છે કે રસ્તાની સ્થિતિ ખરાબ છે કારણ કે તે વિષયની સ્થિતિની સ્થિતિ વિશે આપમેળે સબ્સ્ક્રાઇબ કરે છે તેથી તે આપમેળે ડેટા આપે છે તેથી આ બાબતો વિશેનો આ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રસ્તાની સપાટી વિશેની જાગૃતિ લાવવાનો છે કે શું રસ્તાની સપાટી ખરાબ છે કે સારી છે અને શું રસ્તાની સપાટી ખાડા અથવા મુશ્કેલીઓનો સમાવેશ કરે છે કે નહીં તે સૂચના મુજબ અલગ અલગ સરનામેં મોકલવામાં આવે છે તેથી તેઓ માર્ગ સેવા વિશે પણ જાગૃત થઈ શકે છે અને અકસ્માત પણ આ રીતે ટાળી શકાય છે તેથી હું અહીં આ પ્રોજેક્ટનો ડેમો બતાવું છું તેથી મૂળભૂત રીતે આ કાર જેમાં આ સર્કિટ શામેલ છે તે કાર આગળ વધી રહી છે અને તે કાર સરળતાથી કામ કરે છે તે રસ્તાની સપાટીની માહિતી મેળવે છે તેથી આ કિસ્સામાં રસ્તાની સપાટી એકદમ સરળ છે અહીં કોઈ વિસંગતતા નથી તેથી આ હેતુ માટે આઉટપુટ સરળ તરીકે બતાવવામાં આવશે પરંતુ જ્યારે પણ આ ત્યાં જાય છે ત્યાં કેટલીક વિસંગતતાઓ છે તેથી આ બતાવશે કે માર્ગ સેવા ખરાબ છે અને તેથી વધુ અને મારા સર્વરમાં ડેટા ટ્રાન્સમિટ કરવામાં આવશે તેથી અહીં આ હેતુ માટે ડેટા રોડ ની સ્થિતિ સરળ અને ખરાબ છે કે નહીં ફક્ત તે માટે સર્વર છે તેથી સેવામાં કોઈ વિસંગતતા નથી તેથી તે સરળ રીતે બતાવે છે કે રસ્તાની સ્થિતિ સરળ છે તેનો અર્થ એ કે આ કારમાંથી ડેટા સર્વરમાં ફેલાય છે અહીં HiveMQ બ્રોકર ઇન્સ્ટોલ કરેલ છે અને આ બ્રોકર સિવાય ડેટા આપવામાં આવે છે ડેટા આ મોબાઇલ ફોનમાં જાય છે કારણ કે આ મોબાઇલ ફોન પહેલેથી જ માહિતીને સબ્સ્ક્રાઇબ કરે છે અને તે આપમેળે બતાવે છે કે રસ્તાની સ્થિતિ સરળ હતી તેથી તે બતાવે છે અને સંદેશાઓની સંખ્યા જે અહીં આવે છે તે સંદેશાની સંખ્યા 190 છે તેનો અર્થ એ કે ડેટા અહીં આપમેળે પ્રસારિત થાય છે બધાને નમસ્તે હું અરુણ છું આ અબ્બાસ છે અમે બંને ખડગપુરના કમ્પ્યુટર સાયન્સ આઇઆઇટી વિભાગના છીએ અમારો પ્રોજેક્ટ એક સ્માર્ટ ડોરબેલ છે જે હાલના ડોર બેલ્સને સુધારવા માટે IoT તકનીકોનો ઉપયોગ કરી રહ્યો છે હાલના ડોર બેલ્સ ધ્વનિ સૂચના પ્રણાલી છે જે ઘરના માલિકને કોઈ બહાર હોય તો ધ્વનિ સૂચન આપશે અને કેટલાક અદ્યતન ડોરબેલ એક પીપહોલની કાર્યક્ષમતામાં સુધારો કરે છે જે સીસીટીવી કેમેરા અથવા કંઈક દ્વારા ઘરની બહારનો દેખાવ બતાવીને પહેલેથી જ અસ્તિત્વમાં છે તેથી અમે આ તકનીકોને સુધારવા માટે આઇઓટી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યાં મુખ્યત્વે ત્રણ સુવિધાઓ છે જે આપણે આ પ્રોજેક્ટમાં સમાવીશું પ્રથમ જો કોઈ ઘરના માલિક ઘરે હાજર ન હોવા છતાં પણ કોઈ ડોરબેલને ક્લિક કરે છે તો અમારી સિસ્ટમ IoT તકનીકો દ્વારા સ્માર્ટ ફોનમાં માલિકને જાણ કરી શકે છે બીજું લક્ષણ એ છે કે જો કોઈ તમારા ઘરની આસપાસ ફરતું હોય અને બટનને ક્લિક ન કરે તો નજીકની વ્યક્તિની હાજરીને સમજવા માટે અમારી પાસે અંતર સેન્સર છે તે કિસ્સામાં પણ અમે એક પિક્ચર ને ક્લિક કરીએ છીએ અને જે પણ હોય તે માલિકને મોકલીએ છીએ અને મારો અર્થ તે વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં મોકલીએ છીએ અને ત્રીજી વિશેષતા એ છે કે જો માલિક તેના ઘરની નજીકમાં શું ચાલી રહ્યું છે તે જોવા માંગે છે તો તે દૂરસ્થ જગ્યાએથી કોઈ પિક્ચર ને ક્લિક કરી શકે છે IoT તકનીકો દ્વારા અમે તે પિક્ચર અમારા ડોરબેલથી માલિકના સ્માર્ટ ફોનમાં મોકલી શકીએ છીએ તેથી આ માટે અમે મુખ્યત્વે વાઇ ફાઇ MQTT અને બાકીના પ્રોટોકોલનો ઉપયોગ પાયથોન ભાષામાં કરેલા કોડિંગ અને સોફ્ટવેર પેટર્ન કરી રહ્યા છીએ તેથી આ ઉત્પાદન છે તેમાં રાસ્પબેરી પાઈ ઝીરો કેમેરો છે જે અંદર ફિટ છે તમે આ જોઈ શકો છો અને તેમાં અંતર સેન્સર અને બટન છે તેથી બટનને ઘંટડીનું અનુકરણ કરવા માટે મૂકવામાં આવે છે અંતર સેન્સર અવલોકન માટે છે કે જો કોઈક ત્યાં ભટકતો હોય અને તો ત્યાં પિક્ચર ને ક્લિક કરવા માટે કેમેરો હોય છે પ્રોજેક્ટનું મૂળ આર્કિટેક્ચર એ છે કે અંદર એક રાસ્પબરી પાઈ છે કેમેરા 5 મેગાપિકસલ કેમેરાથી જોડાયેલ છે અને GPIO પિનનો ઉપયોગ કરીને અમે અંતર સેન્સર અને એક બટન જોડ્યું છે ત્યાં એક સર્વર પણ છે જે ચાલી રહ્યું છે અથવા જે કોઈ અલગ મશીન પર ચાલી રહ્યું છે જે REST API સર્વર છે હવે ત્યાં જે થાય છે તે છે રાસ્પબેરી પાઈ પર એક MQTT બ્રોકર છે તે એક લિનક્સ પેકેજ Mosquito ની મદદથી બનાવવામાં આવ્યું છે તેથી Mosquito નો ઉપયોગ કરીને અમે એક MQTT બ્રોકર બનાવ્યું છે હવે જ્યારે પણ કોઈ ઘટના ઘંટડી અથવા ડિસ્ટન્સ સેન્સર દબાવવા જેવી થઈ રહી છે ત્યારે તે તપાસ કરે છે કે કોઈ ત્યાં છે કે નહીં અને જો કોઈ ઘરની સામે અંદર કોઈ વ્યક્તિની હાજરી હોય તો પણ રિમોટ તપાસવાની કોશિશ કરી રહ્યો છે તેથી તે કિસ્સામાં એક મુદ્દા પર એક MQTT ઇવેન્ટ પ્રકાશિત થાય છે ત્યાં એક Android એપ્લિકેશન MQTT ડેશ છે તેનો ઉપયોગ કરીને અમે ચકાસી શકીએ છીએ તેથી જો તમે બટન દબાવો તો તે એક MQTT સંદેશ પ્રકાશિત કરે છે જે રાસ્પબેરી પાઇ પર બ્રોકર સુધી પહોંચે છે રાસ્પબેરી પાઈ એ કેમેરાને પિક્ચર ક્લિક કરવાની સૂચના આપે છે ક્લિક કરેલી પિક્ચર ને પછી REST API સર્વર પર મોકલવામાં આવે છે જે એક અલગ મશીન પર હોય છે ત્યાં ઇમેજ પ્રોસેસિંગ થાય છે હવે ઈમેજ પ્રોસેસિંગ ભાગ openCV લાઇબ્રેરીનો ઉપયોગ કરીને અને સાયકિટ લર્ન નો ઉપયોગ કરીને કરવામાં આવે છે અમે તેના માટે HCM વર્ગીકરણ બનાવ્યું છે તે ડીપ ન્યુરલ નેટવર્ક ટોર્ચ નામના માળખામાં છે જેનો ઉપયોગ ચહેરાના ઓળખ માટે થાય છે અમારી પાસે જાણીતા ચહેરાઓનો ડેટાબેસ છે તેથી અમે જુદા જુદા લોકો માટે જુદા જુદા ફોલ્ડર્સ બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે તમે કુટુંબના સભ્યોનો ચહેરો વાપરી શકો છો તમે તેમને સ્ટોર કરી શકો છો અને તે ચહેરાઓ માટે વર્ગીકૃત કરી શકો છો HCM ક્લાસીફાયર શીખી શકો છો તે પછી જે થાય છે તે REST API સર્વર પેહલેથી જાણીતા ચહેરાઓને તપાસે છે અને તેના પર પ્રક્રિયા કરે છે જ્યાંથી કોઈ જાણીતી વ્યક્તિ ડેટાબેઝમાંથી મળી આવે છે જો હા હોય તો પછી તે સારું છે જો કોઈ અજાણ્યો ચહેરો મળી આવે છે તો તે ઘરના માલિકને ઇવેન્ટને ટ્રિગર કરવું પડશે જે મુલાકાત લેવાનો પ્રયાસ કરી રહ્યો છે કોઈક તમારી સાથે કોઈ તમને મળવા ઈચ્છી રહ્યું છે અથવા ત્યાં ઘુસણખોરી થઈ છે બંને કિસ્સાઓમાં તે એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોન પર ઇન્સ્ટોલ કરેલા MQTT ડેશ પર એક સૂચના મોકલે છે આ અહીંથી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે તમે દૂરસ્થ ક્લિકની મદદથી તમારા ડોરબેલને મોનિટર કરી શકો છો તેથી જો તમે આ સ્થાન પર ક્લિક કરો છો તો પાઈ એક છબી પર ક્લિક કરશે તેથી આ કેમેરો છે અને તે આ ભાગમાં આવશે તેથી જો હું તેને ઝૂમ કરું તો તમે જોઈ શકો છો કે તે અરુણ તરીકે ઓળખાઈ છે હા તે પિક્ચર પ્રકાશિત કરે છે તે પિક્ચર પ્રકાશિત કરે છે અને તેને સર્વર પર મોકલી છે સર્વરે તેને માન્યતા આપતાં તે આ ક્લાયંટ એપ્લિકેશન પર પાછા મોકલે છે તેથી તમે તમારા ઘરની સામેના કોઈપણને મોનિટર કરી શકો છો એ જ રીતે આ બટન અને અંતર સેન્સર સાથે કામ કરશે આભાર